હજુ સુધીના વ્યાખ્યાનોમાં આપણે જે ચર્ચા કરી છે તે છે સિસ્ટમ નું માળખું શું તે અણુ માળખું છે અથવા આપણે હાર્મોનિક ઓસિલેટર ના ઉર્જા સ્તરની ચર્ચા કરી છે આપણે બોક્સમાં કણોની પણ ચર્ચા કરી અને શરૂઆતમાં આ બોહર મોડેલની મદદથી કરવામાં આવતું હતું શરૂઆતમાં બોહર મોડેલની મદદથી અણુ સંરચના ની ચર્ચા કરવામાં આવી હતી અને તે આપણને કેટલીક બાબતો શીખવે છે જેણે આપણને અંગ્યુલર મોમેંટમ પર ક્વોન્ટમ કંડિસન લાગુ કરવા તરફ દોર્યા અને તેના જેવી વસ્તુઓ તેણે આપણને અંગ્યુલર મોમેંટમ ની દ્રષ્ટિએ ક્વોન્ટમ શરતો લાગુ પાડવાનું શીખવ્યું અને ત્યારબાદ આને કાર્યવાહીના સંદર્ભમાં વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટમ કંડિસન માં સામાન્ય બનાવવામાં આવી હતી અને અણુ માળખું અને તેનાથી સંબંધિત સ્પેક્ટ્રમ નું વિશ્લેષણ કરીને આપણે ઇલેક્ટ્રોન સ્પિન અને સંકળાયેલ ચુંબકીય ક્ષણનો વિચાર પણ રજૂ કરીએ છીએ મેં તે સમયે ધ્યાન દોર્યું હતું કે સ્પિનનો ચુંબકીય ક્ષણ પરિભ્રમણ ચુંબકીય ક્ષણ જેટલા અંગ્યુલર મોમેંટમ માટે બમણો છે અને તમે આ બધામાં જે શીખ્યા અને છેવટે આપણે એવું પણ કહ્યું જે પાઉલી એક્ષ્ક્લુસન સિદ્ધાંત તરીકે ઓળખાતું જે કહે છે કે કોઈ ૨ ઇલેક્ટ્રોનમાં બધા જ ક્વોન્ટમ નંબરો સમાન હોઇ શકે નહીં હવે એ ધ્યાન માં લેવાનું છે કે આ બધામાં રેડિએશન માટેની પદ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી નથી આમાં જે કહેવામાં આવ્યું છે તે તે છે જ્યારે ઇલેક્ટ્રોન એક ઉચ્ચ સ્તરથી કૂદકો લગાવશે ચાલો આપણે એક Eupper ને Elower કહીએ તો તે ઉર્જા ડેલ્ટા∆ E આપે છે જે ફોટોનના રૂપમાં આવે છે અને તેથી બહાર આવતા પ્રકાશ ની ફ્રિક્વન્સી ∆h છે એ બધું જ કહેવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું નથી કે તેઓ કેવી રીતે રેડિએશન કરે છે શું તેને રેડિએશનકરતું બનાવે છે અને આ ક્લાસિકલ સિદ્ધાંતના વિપરીત છે અને રેડિએશન પદ્ધતિ અને ક્લાસિકલ સિદ્ધાંત એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંત અથવા ઇલેક્ટ્રોડાયનેમિક્સ આપે છે જ્યાં બતાવવામાં આવે છે કે એસેલેરેટિંગ ચાર્જ કણો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન કરે છે

અને હવે આ આઇન્સ્ટાઇનના ઉત્તેજીત ઉત્સર્જન નો સિદ્ધાંત પ્રખ્યાત છે જેણે લેઝર ના વિકાસ માટે પાયો પણ નાખ્યો છે તેથી આગામી ૨ વ્યાખ્યાનો રેડિએશન ની પદ્ધતિ અને લેઝર્સના પરિચય માટેના છે તો ચાલો જોઈએ કે શું થાય છે આઈન્સ્ટાઈને શું કર્યું આઈન્સ્ટાઈને કહ્યું હતું કે ધારો કે ૨ ઉર્જા સ્તરો છે ચાલો આપણે તેમને ઉર્જા સ્તર ૧ અને ઉર્જા સ્તર ૨ કહીયે અને તેને ઉર્જા E1 અને E2 બોલાવીએ હવે ફક્ત ૨ સ્તરો ધ્યાનમાં લઈએ પછી જો અણુ ઉપરની સ્થિતિમાં હોય જો અણુ અથવા ક્વોન્ટમ સિસ્ટમમાં ઉર્જા E2 હોય તો તે રેડિએશન કરશે અને નીચેના ઉર્જા સ્તર E1 માં આવી જશે અને આ તે છે જે આપણે ક્લાસિકલી જોઈએ છીએ અને એ પણ જોઈએ છીએ કે જે ઉતેજીત છે અને જેની પાસે વધારે ઉર્જા છે તે ઉર્જા બહાર કાઢે છે અને નીચેના ઉર્જા સ્તર માં આવી જાય છે તેથી આ કોઈ મોટી વાત નથી સૌથી મોટી વાત એ છે કે આ નીચલા સ્તર પર નીચે આવવું સંભાવનાત્મક છે તે આંકડાકીય છે તેની નીચે આવવાની સંભાવના છે તેથી આઈન્સ્ટાઈને આ રેડિએશનમાં સંભાવના નો વિચાર રજૂ કર્યો ચાલો આપણે કહીએ કે તે રેન્ડમ છે જો તમે તમારા ૧૨ મા ધોરણનું યાદ કરો તો તમને રેડીઓએક્ટિવિટી ની ઘટનાનો પરિચય કરાવ્યો હશે જ્યાં આપણે કહીએ છીએ કે ન્યુક્લિયસ સંભવિત રીતે ક્ષીણ થાય છે અને આ ક્ષીણ થવાનો દર λN છે જે રેડીઓએક્ટિવિટી થી છે રેડીઓએક્ટિવિટી સમાન રીતે જોકે સંબંધિત નથી આઈન્સ્ટાઇને પણ કહ્યું છે કે આ ૨ ઉર્જા સ્તર E1 અને E2 લો પછી ઉર્જા E2 સાથેનો એક અણુ સંભાવના A2 સાથે 1∆t જેટલું રેડિએશન ∆t સમય માં કરશે તેથી અણુના રેડિએશન ની સંભાવના એ A21 ∆t છે અને તેથી જો N2 અણુઓ હોય તો ઉર્જા E2ΔN2N2A21 Δt સાથે અણુઓ Δt સમય માં નીચેના ઉર્જા સ્તર E1 માં આવી જશે અને તેથી તમે લખી શકો છો dN2dt A21N2 અને મને આ આવી રીતે મળ્યું મે N2Δt કર્યું જેનાથી મને A21 મળ્યું કારણ કે N2t A21 અને તે ૨ જેટલું ઘટતું જાય છે અને આ સ્વયંભૂ રેડિએશન તરીકે ઓળખાય છે કોઈએ અણુને તે કરવાનું કહ્યું ન હતું તે એક સ્વયંભૂ સ્વયંસ્ફુરિત માધ્યમ દ્વારા કર્યું હતું તેમ છતાં તે એકમ સમય દીઠ સંભાવના જે ઉર્જા સ્તરને ઘટાડે છે અને તે થયુ હતુ તેથી આવુ થશે તેથી બધા અણુઓ કે જે ઉપલા સ્તરે ઉતેજીત છે તે રેડિએશન કરશે અને નીચેના ઉર્જા સ્તર પર આવશે અને તેનો દર આના જેવો હશે તેથી જો તમે તેને પ્લોટ કરો છો તો ફક્ત આવું થાય તેથી મારી પાસે dN2dt બરાબર A21 N2 છે અને સોલ્યુશન N2 N20 e A21t છે તેથી જો હું ફક્ત ઉપરના સ્તરે અણુઓ ઉમેરું જ્યાં સમય t એ 0 છે આ N20 છે તેઓ સમય સાથે આ સંખ્યામાં ઝડપથી ઘટાડો કરશે જેમ કે આ સમય છે અને આ N2 છે અને ડિકે કોંસ્ટંટ એ આ કર્વ છે જે e A21t છે તે જ સમયે હું એ પણ જાણું છું કે જો હું ઉર્જાને યોગ્ય રીતે પંપ કરું તો શું થાય છે તો ચાલો બીજી વસ્તુ લઈએ જે થાય છે જો ઉર્જા કોઈ અણુને આપવામાં આવે છે તો તે ઉર્જા શોષી લે છે અને ઉપલા ઉર્જા સ્તર પર જાય છે તેથી તે E1 થી E2 ઉર્જા તરફ જાય છે આ માટે પણ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આ એક સંભાવનાત્મક પ્રક્રિયા છે જેમાં અણુઓની સંખ્યા N1 હોય જે ઉપરના સ્તર માં જાય છે જે ચોક્કસ ફ્રિક્વન્સી અને કોએફિસિએંટ B12 t ના ગુણાકાર જેટલી ઉર્જાની પ્રમાણસર હશે અને આ સંભાવના અને N1 ના ગુણાકાર જેટલું હશે જે આપણે પહેલાં કહ્યું હતું તેથી આ uTB12 ના ડાયમેન્સન એ A21 જેટલા છે તેથી uTB12 ના ડાયમેન્સન A21 બરાબર છે જ્યાં ફ્રિક્વન્સી νE2 E1h એ uT એ સ્પેક્ટ્રલ ઉર્જા ડેંસિટી છે અને અણુઓ તાપમાન T ઉપર છે તેથી તાપમાન T ઉપર થોડી ઉર્જા ઘનતા હોય છે અને તે આ અણુઓને ઉત્તેજિત કરે છે અને તે ઉપર જાય છે તેથી હું આ સમીકરણને ડિફ્રંશ્યલ સ્વરૂપમાં લખીશ જે dN1dt બની જશે જે uTB12N1 બરાબર થશે અને આ મેં કહ્યું તે જ પરિમાણો છે જે તમે ચકાસી શકો છો કારણ કે dN2dt એ AN2 બરાબર હતું જો આ ફક્ત ૨ પધ્ધતિઓ હોત તો ત્યાં એક સમસ્યા આવે છે તે મને બતાવવા દો તો ચાલો હું આ પહેલા જણાવું જો ફક્ત સ્વયંભૂ ઉત્સર્જન અને ઉર્જા પ્રેરિત ઉત્તેજના એજ રેડિએશન સાથે ઉર્જાની આપલે કરવા માટેની ૨ પદ્ધતિઓ હોત તો સમસ્યા હશે અને સમસ્યા શું છે તે મને પ્રથમ જણાવવા દો તેથી ફરીથી આ 2 ઉર્જા સ્તરો લો E2 અને E1 નંબર શરૂઆતમાં અહીં N1 છે અને N2 છે આ શોષી લે છે અને ઉપરના અણુઓ નીચે આવી રહ્યા છે તેથી જો હું તે દરની તપાસ કરું જ્યાં ઉપરના સ્તર ના અણુઓની સંખ્યા બદલાતી રહે છે તે A21N2 બરાબર હશે તે જ સમયે તે અણુઓ મેળવી રહ્યું છે જે શાંત સ્તર ઉપર થી ઉત્તેજિત સ્તર માં આવી રહ્યા છે અને તે uTN1B12 થશે તેથી આપણી પાસે છે dN2dt એ A21N2 uTN1B12 બરાબર છે અને dN1dt એ dN2dt બરાબર હશે જે A21N2 uTN1B12 ને બરાબર હશે કારણ કે N1 ઉત્તેજિત થઈ રહેલા અણુઓ ગુમાવી રહ્યું છે અને ઉત્તેજિત સ્તર માથી નીચે આવી રહેલા અણુઓ મેળવી રહ્યું છે હવે તાપમાન T પર સંતુલન માં આપણી પાસે આ બોક્સ છે જેમાં આ બધા અણુઓ છે અને તે સંતુલન માં અને તાપમાન T પર છે આપણી પાસે N2 અને N1 છે જે સમય થી સ્વતંત્ર છે તેનો અર્થ એ કે તેઓ બદલાતા નથી કારણ કે જો તે સંતુલનમાં હોય અને તેનો અર્થ એ કે આપણી પાસે dN2dt એ dN1dt બરાબર છે જે 0 બરાબર છે અને તે મને આ સૂચિત કરે છે A21N2 uTN1B120 તેથી આપણે જે લખીએ છીએ તે સંતુલન છે અને તેથી A21N2 uTN1B120 અને તેથી N2N1B12uTA21 તેથી જો માત્ર ૨ પધ્ધતિઓ હોય તો આ પરિણામ છે હવે ચાલો જોઈએ કે જો આપણે તાપમાન T ને એટલે કે ખૂબ જ મોટુ થવા દઈએ તો મને ખબર છે કે uT એ T4 ને પ્રમાણસર છે અને એ પણ થઈ જાય છે અને આ સૂચવે છે કે N2N1 પણ ખૂબ મોટી સંખ્યા હશે N2 પણ N1 કરતા ખુબજ ખુબજ ખુબજ વધારે હશે તેથી તમારી પાસે મોટી સંખ્યામાં અણુઓ હશે જે ઉપર ના સ્તર માં હશે પરંતુ થર્મોડાયનેમિકલી પરંતુ થર્મોડાયનેમિક્સથી અથવા આંકડાકીય રીતે મિકેનિક્સથી વધુ સ્પષ્ટ રીતે બોલ્ટઝમાન પરિણામ મુજબ N2N1 એ e ΔEkT બરાબર હોવું જોઈએ તેથી જો T એ ઉપર જાય તો N2 એ N1 ઉપર જાય અને તે સમાન બની જાય છે તેથી મહત્તમ અણુઓની સંખ્યા કે જે તમે ઉપરના સ્તરમાં મેળવી શકો છો તે નીચેના સ્તરના અણુઓની સંખ્યાની સમાન છે અને તેથી જ તે સમાનરૂપે વિભાજિત કરવામાં આવશે અને તમારી પાસે ૨ સ્તરોમાં અણુઓની કુલ સંખ્યા ૨ દ્વારા વિભાજિત હશે બીજી બાજુ આ પરિણામ જુઓ જ્યારે તાપમાન નું મૂલ્ય ખુબજ મોટું થઈ જાય છે ત્યારે ઉપલા સ્તરમાં હોય તેવા અણુઓની સંખ્યા ખૂબ મોટી થાય છે અને તે સ્વીકાર્ય નથી ત્યાં વિરોધાભાસ છે આપણે આનું નિરાકરણ લાવીએ છીએ ઉત્તેજીત ઉત્સર્જનનો કન્સેપ્ટ રજૂ કરીને આનો ઉકેલ લાવીએ અને તેનો અર્થ શું છે ત્યાં આ રેડિએશન છે જો તે વધુને વધુ બનશે તો તે પણ અણુઓને ઉત્તેજીત કરશે જ્યાં અણુઓ ઉતેજીત સ્તર માથી શાંત સ્તરમાં આવશે તો ધારો કે E2 અને E1 માં અણુઓ છે અને આ અણુ N2 અહીં છે પહેલાં આપણે કહ્યું હતું કે dN2 dt એ A21N2 છે આ ઉપરાંત આપણે જે કહેવા જઈ રહ્યા છીએ ત્યાં એક સંભાવના છે કે જો ત્યાં સ્પેક્ટ્રલ ઘનતા u નું રેડિએશન હોય તો આ પણ અણુઓને ઉપરના સ્તરથી નીચલા સ્તરે લઈ જશે તેથી રેડિએશનની હાજરી વધુને વધુ અણુઓ ને નીચે લાવે છે અને આને ઉત્તેજિત ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે તેથી જ્યારે તાપમાન વધે છે u પણ વધે છે અને શાંત સ્તર અથવા નીચલા સ્તર માથી ઉપરના સ્તરમાં જતા અણુઓની સંખ્યામાં વધારો થાય છે તેથી અણુઓ ઉપરના સ્તરથી નીચેના સ્તર ઉપર આવે છે અને તેથી આપણે યોગ્ય સંતુલન પ્રાપ્ત કરી શકીએ છીએ તેથી હવે આપણે જે સમીકરણો મેળવવા જઈ રહ્યા છીએ તે છે dN2dt જે ક્ષીણ થાય છે કારણ કે સ્વયંભૂ ઉત્સર્જન થાય છે અને ઉત્તેજીત ઉત્સર્જન N2 પ્લસ ક્યાંય પણ નીચલા સ્તરથી આવતા અણુ હોય છે અને તે હશે uTN1B12 અને dN1dt એ dN2dt થશે અને તે A21 uTN2B21 uTN1B12 હશે એટલે આપણે ઉત્તેજીત ઉત્સર્જન ના વિચાર નો પરિચય મેળવિયો અને ચાલો જોઈએ કે શું આ યોગ્ય સંતુલન તરફ દોરી જાય છે તેથી ફરીથી આપણે કહીશું કે સંતુલન પર dN2 dt એ dN1 dt બરાબર છે જે 0 થવાનું છે અને ચાલો જોઈએ કે તે મને શું આપે છે તેથી dN2 dt બીજું કંઈ નથી પરંતુ A21B21uTN2B12uTN1 છે અને આ 0 ની બરાબર છે જે સૂચિત કરે છે કે N2 ઓવર N1 એ B12uTA21B21uT બરાબર છે ચાલો જોઈએ કે જો તાપમાન ખૂબ મોટા મૂલ્યમાં જાય છે તો શું થાય છે તેથી જો t એ ઉપર જાય તો uT પણ જાય અને તેથી આ સૂચવે છે કે N2N1 ને B12uTB21uT તરીકે લખી શકાય છે જે B12B21 બરાબર છે જે મર્યાદિત સંખ્યા છે એટલું જ નહીં તે સૂચવે છે કે કારણ કે N2N1 એ 1 છે જ્યાં T એ ∞ છે B2B1 પણ 1 છે અથવા B21 B12 છે તેથી માત્ર ઉત્તેજીત ઉત્સર્જનનો વિચાર જ આંકડાકીય પરિણામને રિજર્વ રાખે છે જ્યાં N2 N1 એ e ukT છે પણ સાથે સાથે તે તમને નવી પદ્ધતિ પણ આપે છે કે જેના દ્વારા આ સંતુલન જાળવવામાં આવે છે અને તે આ ઉત્તેજિત ઉત્સર્જન છે અણુઓ પર પડતા રેડિએશન ને લીધે કેટલાક બહાર નીકળી જાય છે અને જેમાંથી કેટલાક નીચલા સ્તર માં હોય છે નીચુ ઉર્જા સ્તર માત્ર તેમને ઉપલા સ્તર માં લઈ જઇ શકશે નહીં પણ તેનાથી ઉપલા સ્તરના અણુઓ નીચે આવી શકે છે તેથી આ ઉત્તેજિત ઉત્સર્જનનો કન્સેપ્ટ છે તમે ઉત્તેજીત કરો એટલે અણુઓ નીચેના સ્તર માં આવશે ચાલો હવે આના પર વધુ કામ કરીએ હવે તમે જોશો કે સમાન પરિણામ B21 B12 ની સાંદ્રતા માટે પણ ઉત્પન્ન થાય છે તેથી હવે આપણી પાસે N2N1 છે જે B12uTA21B12uT છે અને આ e ΔEkBTબરાબર છે જ્યાં kB બોલ્ટ્ઝમાન કોંસ્ટંટ છે અને આ મને આપે છે B12uT eΔEkBT એ A21B12uT બરાબર છે અને એજ રીતે મળે છે uT એ A21B12eΔEkBT B21 બરાબર છે જેને આગળ A21B21B12eΔEkBTB21 1 તરીકે લખી શકાય છે તેથી આ પરિણામને ધ્યાનમાં રાખો કે ઉત્તેજિત ઉત્સર્જન અને સહજ ઉત્સર્જન માટેનો કોએફિસિએંટ એવો છે જે uT ને આવા સ્વરૂપ માં આપે છે હવે પ્લેન્કનાPlanck's સૂત્રમાંથી આપણે જાણીએ છીએ કે uT એ 8πh3c3ehνkT 1 બરાબર છે આ પ્લાન્કનુંPlanck's સૂત્ર છે તો ચાલો હું પણ નોંધી લવ અને તમે બંનેની તુલના એ અણુ રેડિએશન ક્રિયાપ્રતિક્રિયાની વિચારણાઓથી કરો અને આપણને મળે છે કે uT એ A21B12 B21 eΔEkT 1 બરાબર છે અને પ્લેન્કનુંPlanck's સૂત્ર તમને આપે છે uT 8πh3c3ehνkT 1 અને આ તુરંત જ સૂચિત કરે છે કે A21 ઓવર B21 એ 8πh3c3 બરાબર છે અને B12 એ B21 બરાબર છે ∆Eu એ hv બરાબર છે તેથી માત્ર આપણે ઉત્તેજીત અને સ્વયંભૂ ઉત્સર્જનનો વિચાર જ રજૂ કર્યો નથી પણ તમને બોહર ની સ્થિતિ પણ મળી છે જ્યાં ∆E એ hv બરાબર છે જ્યારે રેડિએશન થાય છે ત્યારે ફોટોનના રૂપમાં બહાર આવે છે જ્યાં ફ્રિક્વન્સી v∆E છે તેથી આ બધું આપણને મળ્યું તેથી રેડિએશન કેવી રીતે થાય છે તે સમજવા માટે આ એક સારું પગલું હતું આમાં આઇન્સ્ટાઇન પણ રેડિએશન ના સંભવિત પ્રકૃતિનો વિચાર રજૂ કરે છે જે ક્લાસિકલ સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન એક ન્યુક્લિયસની આસપાસ ફરે છે અથવા જ્યારે પણ તેને વેગ મળે છે ત્યારે સતત સ્પાનરમાં રેડિએશન આપે છે જ્યારે આપણે ઉપલા સ્તરમાં પાર્ટીકલ અથવા ક્વોન્ટમ પ્રકૃતિ અને ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ છીએ ત્યાં કૂદકો લગાવવાની મર્યાદિત નોનઝીરો સંભાવના છે અથવા અણુમાં કૂદકો લગાવવાની નોનઝીરો સંભાવના છે આ પ્રક્રિયા આંકડાકીય છે અને સંભાવના દ્વારા વર્ણવવામાં આવી છે ચાલો હવે આને થોડું આગળ વધારીએ તેથી આશા છે કે હવે તમે સ્વયંભૂ ઉત્સર્જનના વિચારથી પરિચિત અને આરામદાયક બન્યા છો ઉત્તેજિત ઉત્સર્જન સાથે કોએફિસિએંટ ૮ થી ૧ અને અનુરૂપ કોએફિસિએંટ B21 અને B21 એ B12 ની બરાબર છે અને ઉર્જા સ્તરનો તફાવત રેડિએશન ની ફ્રિક્વન્સી સાથે hv દ્વારા સંબંધિત છે તેથી ચાલો હવે જોઈએ કે આપણે જે રજૂ કર્યું છે તે છે ઉપલા સ્તર માં dN2 dt એ અણુનો નીચે આવવાનો દર છે અને જ્યારે તે નીચે આવે છે ત્યારે તે ફોટોન આપે છે તેથી અહીંથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે રેડિએશનની ઇંટેંસિટી A21 કોએફિસિએંટ પર આધારીત છે કારણ કે જો તમે અણુ ને ઉપલા સ્તરે છોડી દો તો વધારે અને વધારે અણુઓ નીચેના સ્તર માં ટ્રાંઝીસન કરશે જો A21 વધુ હશે તેથી જો A21 નાનું હોય તો ઇંટેંસિટી વધારે હોવી જોઈએ તોપછી આવનારી તીવ્રતા ઓછી હશે નંબર બે A21 ઉત્તેજિત અથવા ઉચ્ચ સ્તરના જીવનકાળથી સંબંધિત છે ચાલો આપણે સમજીએ તે કેવી રીતે જો તમે ઉપલા સ્તરે ઘણાં અણુઓ N2 ને ધ્યાનમાં લો છો જ્યારે શરૂઆતમાં રેડિએશન મજબૂત બનશે અને ધીરે ધીરે તે ઝડપથી નીચે આવશે ધીરે ધીરે તે નીચે આવે છે જો તમે ફક્ત ૧ અણુને ધ્યાનમાં લો તો તેની એકમ સમય દીઠ ક્ષીણ થવાની સંભાવના છે જે ૧ છે જો તમે બહાર આવતાં રેડિએશન ને જોશો તો હવે તીવ્રતા નીચે આવે છે તે શરૂઆતમાં મોટો એમ્પ્લિટ્યુડ હશે અને ધીમે ધીમે ક્ષીણ થાય છે તેથી ચાલો હું આ કર્વ ને લાલ કર્વ બનાવું છું જે e A21t જેવી હશે અને હવે આપણે તેને હાર્મોનિક ઓસિલેટર સાથે જોડીશું ધારો કે કોઈ ઓસિલેટર માથી રેડિએશનઆવી રહ્યું છે અને જ્યારે રેડિએશન થશે ત્યારે ઇલેક્ટ્રોન પાછળથી આગળ જશે જે ધીમે ધીમે નીચે જશે અને ધીમે ધીમે તે એમ્પ્લિટ્યુડ નીચે જશે અને ફ્યુરીઅર સિધ્ધાંત હું જાણું છું કે જ્યારે પણ આના જેવી કોઈ પ્રોફાઇલ હોય ત્યારે અનુરૂપ એમ્પ્લિટ્યુડ હોય અને તમે પાછા જવાનું અને તેને નોંધવા માટે વિનંતી કરશો હાર્મોનિક ઓસિલેટર મુખ્ય ફ્રિક્વન્સી 0 ની આસપાસના ફ્રિક્વન્સી માટે નોનઝીરો છે જે આ સાથે c થી સંબંધિત છે પરંતુ આ નોનઝીરો છે તે નજીક 0 પણ કેટલુક ફેલાયેલ છે તેથી તીવ્રતા આની જેમ નીચે આવી રહી છે તેથી ઓસિલેટર નો જીવનકાળ અને આપણાં કિસ્સામાં ઓસિલેટર એક ઉત્તેજિત સ્થિતિમાં અણુ 1 A અથવા 1γ છે જ્યાં ડેંપિંગ કોએફિસિએંટ છે તેથી હું આ લખી શકું છું કારણ કે e એ A21 સુધી વધે છે જે e tτ પણ છે જ્યાં એ 1 A21 છે અને તે તમને જીવનકાળ આપે છે અને આ તે સાથે પણ સંબંધિત છે જે હું અહીં ફરીથી પ્લોટ કરું છું કે જો તમે બહાર આવતા પ્રકાશની પ્રોફાઇલ જુઓ તો તેની મહત્તમ તીવ્રતા અથવા મહત્તમ એમ્પ્લિટ્યુડ 0 પર હશે પણ તેની પહોળાઈ પણ હશે અને આ પહોળાઈ A21 અથવા ડિકે ના કોએફિસિએંટ સાથે સંબંધિત હશે તેથી આ પહોળાઈ મને A21 નું મૂલ્ય આપે છે તે જીવનકાળ સાથે પણ સંબંધિત છે અને જો આપણે પ્રાયોગિક રીતે જીવનકાળ નક્કી કરીએ તો તે A આપે છે તો ચાલો આપણે તે તપાસીએ તેથી આપણે હમણાં જ કહ્યું છે કે તેના આંકડાકીય અર્થમાં ડેમ્પ્ડ હાર્મોનિક ઓસિલેટર જેવા અણુનો વિચાર કરો તેથી એક અણુ જે ખરેખર આ પ્રકારના રેડિએશન આપે છે તે નીચે જાય છે તેથી ડિકે કોંસ્ટંટ A21 છે અને ત્રીજું છે જીવનકાળ જે 1 A21 છે અને ચોથું A21 પણ તીવ્રતા વિરુદ્ધ ફ્રિક્વન્સી કર્વ ની પહોળાઈ છે તેથી આ દ્વારા હું A21 શું હશે તે નક્કી કરી શકું છું તેથી હવે હું તમને ૧૦ ૮ થી ૧૦ ૯ સેકન્ડના ક્રમમાં ઉત્તેજિત સ્થિતિની જીવનકાળનો ક્રમ આપું છું અને તેથી આ સૂચવે છે કે ૨ સ્તર વચ્ચેનો A એ 108 થી 109 ના ક્રમનો છે બીજી વસ્તુ જે તમે આ વિશે નોંધશો તે કોએફિસિએંટ A21 8πh3c3 B21 છે અથવા B21 A213 છે તેથી ઉચ્ચ ફ્રિક્વન્સી પર B21 નીચે જાય છે એનો અર્થ એ કે A21 ના સમાન મૂલ્ય માટેની ઓછી ફ્રિક્વન્સીની તુલનામાં B21 નાનો બને છે તેથી ઉંચી ફ્રિક્વન્સી પર પણ જો તમારે સિસ્ટમ પર પ્રકાશ પાડવો હોય તો સ્વયંભૂ ઉત્સર્જનનું વર્ચસ્વ રહેશે તેથી આપણે જે કંઇ શીખ્યા તેનો સારાંશ આપીને આ વ્યાખ્યાનને સમાપ્ત કરીએ છીએ પહેલું એ કે અણુ રેડિએશન ક્રિયાપ્રતિક્રિયા એ સંભાવના અથવા આંકડાકીય કાયદા દ્વારા સંચાલિત થાય છે બીજું સ્વયંભૂ ઉત્સર્જન ની સાથે ઉત્તેજિત ઉત્સર્જન ની પણ સંભાવના છે તેથી પ્રકાશિત અણુ અથવા બહાર નીકળતા અણુ અથવા અણુ અને ઉપલી અવસ્થા દ્વારા તમે તેને રેડિયેટ કરી શકો છો તેથી માત્ર વિવિધતા ને લીધે અણુ અથવા ક્વોન્ટમ સિસ્ટમ શોષાતા નથી તે અણુને વધુ વિકસિત પણ કરી શકે છે કારણ કે જો તમે તેને ઉત્તેજીત કરો છો જેથી વધુ રેડિએશન થાય છે અને આ આધાર બનાવે છે આ લેઝર્સનો આધાર બનાવે છે જેને આપણે આગામી વ્યાખ્યાનમાં આવરીશું